તેથી હું સ્પષ્ટ કરું છું તેથી તે આપણને હવે પછીના પ્રશ્નમાં લાવે છે કે હું ખરેખર FDTD માં તેનો અમલ કેવી રીતે કરી શકું બરાબર તો ચાલો ફરીથી એક ચોક્કસ કેસ લઈએ આ મારી બાઉન્ડ્રી માં લાગુ કરવું જોઈએ જે બાઉન્ડ્રી પરનું ક્ષેત્ર છે તે ચલ છે જે બાઉન્ડ્રી પર રહેલ છે તેથી મારે પર બાઉન્ડ્રી જોશો વિદ્યાર્થી એ બાઉન્ડ્રી છે શું એ બાઉન્ડ્રી લાગુ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છો

તેથી ત્યાં એક સ્પેસ લઈ શકું છું કેન્દ્ર તફાવત જમણી તરફના કેટલાક મૂલ્ય પર અને ડાબી તરફના કેટલાક મૂલ્ય પર આધારિત છે અને તે બંને ને બાદબાકી કરો અહીં હું તે કરી શકતો નથી કારણ કે તે કાર્યક્ષેત્ર નો અંત છે મારી પાસે આની જમણી બાજુ કંઈ નથી તેથી હું કેન્દ્ર તફાવત કરી શકતો નથી તેથી એક સંભાવના એ છે કે હું સ્પેસમાં બેકવર્ડ તફાવત કરું છું હું હજી પણ સમયસર કેન્દ્રમાં તફાવત કરી શકું છું પરંતુ બેકવર્ડ તફાવત ભૂલ કરવામાં શું ગેરલાભ છે તે ભૂલ વધે છે જેમ કે આ બાઉન્ડ્રી એ ભૂલને રજુ કરવાની છે ત્યારે મર્યાદિત તફાવતો કરવાની મારી અપૂર્ણ રીત તમને આગળની ભૂલ આપશે તેથી હું બેકવર્ડ તફાવત કરી શકું છું પરંતુ ભૂલ વધારે છે બરાબર તેથી કેન્દ્ર તફાવતોનો ઉપયોગ એ સમાધાન કે જે આપણે કરીએ છીએ તે છે તેથી ઉપયોગ કરો પરંતુ હું કેન્દ્ર તફાવતો કરી શકતો નથી તેથી કારણ કે ત્યાં કંઈ નથી ત્યાં આ બાઉન્ડ્રી પર હોવી જોઈએ પરંતુ તે કરવાથી બેકવર્ડ તફાવતની આ પ્રોબ્લેમ છે

તેથી હું કહું છું કે હું ફક્ત આ બાઉન્ડ્રી થશે

તમારે ના મૂલ્યમાં સુધારો કરવો પડશે તેથી FDTDમાં આ આખું અમલીકરણ હું કેવી રીતે બાઉન્ડ્રી પર માં સુધારો કરું તેથી આપણે તે છે જે આપણે ત્યાં પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા છીએ વિદ્યાર્થી બેકવર્ડ તેથી હું મારો અર્થ શું છે તે કહીશ તેથી તે કેવી રીતે લાગુ કરું તે લાગુ કરવા માટે પ્રથમ પદ છે હું આનો અમલ કેવી રીતે કરી શકું હું કહું છું કે હું કેન્દ્રમાં લેવાયેલા બેકવર્ડ તફાવતને લેવાને બદલે કેન્દ્ર તફાવત લઇ રહ્યો છું હું ફક્ત તે કિંમતો વચ્ચે જ લઈ શકું જે મારી પાસે પહેલાથી જ છે તેથી ડાબી ઉપર અને જમણી બાજુ ઉપર લઈએ અને આ બંનેને બાદબાકી કરો પરંતુ હું શું કરું છું તેથી હું અહીં 2 વખત દાખલાની સરેરાશ લઈ જઈશ તેથી હું ફાઈનાઈટ ડિફરેન્સ શોધવા જઇ રહ્યો છું તે સમયે n પરંતુ n 1 પણ આ ભૂલને ઘટાડવા માટે સરેરાશ લઇએ છીએ કારણ કે હું તેને સેલ ઉપર તેથી હું તે ભૂલને ઘટાડવા માંગું છું તેથી હું સરેરાશ લઉં છું તેથી તે અહીં સરેરાશ રહેશે તેથી પરિણામ સાથે આ બંને વાક્યો અને આનું મૂલ્યાંકન કરવામાં આવે છે તે સૌથી સચોટ છે અહીં સેલ લાગુ કરવામાં આવી રહ્યો છે વિદ્યાર્થી તેથી બીજા ઓર્ડર કંડીશનમાં આપણે માટે શું મૂકશું અને તમે અમલીકરણ ને શું કહેશો આપણે અપડેટ સમીકરણ મેળવવા માંગીએ છીએ તેથી આપણે શું કરીશું વિદ્યાર્થી તે કેન્દ્ર તફાવત છે તે કેન્દ્ર તફાવત છે બિંદુ વચ્ચેના h અંતરની અંદર કેન્દ્ર તફાવતો એ બીજા બિંદુથી સચોટ છે જેનો અર્થ એ છે કે પ્રથમ ઓર્ડર છે તેને આપણે શરૂઆતમાં ચોક્કસ તફાવતમાં પૂર્ણ કર્યું છે તેથી હવે આપણે શું કરીએ આપણે આ પ્રત્યેક એક્સપ્રેશન લઈશું તેથી હું આ લઉં છું અને તેમને અહિયાં મુકું છું બરાબર અને તું મને શું આપશે તે મને થોડાક અપડેટ સમીકરણો આપશે બરાબર આ વિવિધ પદોમાંથી તે પદ શું છે જે મારે અપડેટ કરવાની જરૂર છે જે આ પદ છે કે જેને ખરેખર મારે અપડેટ કરવાની જરૂર છે જે હું જાણતો નથી તે મારે કાર્યક્ષેત્ર અંદરના દરેક માટે જે બધું છે તે હું જાણું છું મારી પાસે મારુ સામાન્ય FDTD અપડેટ સમીકરણ છે કે હું કયા ટર્મ માટે કરું છું મારી પાસે હજી સુધી કોઈ અપડેટ સમીકરણ નથી બાઉન્ડ્રી ઉપર છે તે છે તેથી મેળવવા માટે તેમાં મુકતા હું શું મેળવી શકું તેથી હું ફક્ત તેને ખૂબ જ સરળ રીતે લખીશ ત્યાં કેટલા 4 પદો અને 4 પદો 8 પદો છે તો ચાવી શું હશે પદ રાખો કે જે તમે ડાબી બાજુ માંગો છો તે બધું બાકીની ડાબી બાજુ ખસેડો બરાબર તેથી હું અંતિમ એક્સપ્રેશન લખીશ તેથી ત્યાં એક ગામા છે હું ફક્ત અંતિમ એક્સપ્રેશન લખીશ અને પછી તમને કહીશ કે આ શું છે વિદ્યાર્થી જ્યારે આપણે ધ્યાનમાં લઈએ છીએ હું માટે શોધી રહ્યો છું હા તે જ છે જે હું ઇચ્છું છું કારણ કે તે આ બાઉન્ડ્રી ઉપર છે મારું સામાન્ય પરિમાણ છે તેથી આ સ્પેસ અને સમયમાં વિવિધ જુદા જુદા સ્થળો પર ના સંપૂર્ણ દ્રષ્ટિએ અપડેટ સમીકરણ છે તેથી આ મેળવવા માટે મને પણ અહીં સમાન બિંદુએ જરુર છે મારે આ જરૂર છે તેથી સ્પેસમાં આ સમાન બિંદુ છે મને પાછલા સમયે બાઉન્ડ્રી ઉપર છે બરાબર તેથી આ સામાન્ય અપડેટ સમીકરણોમાંથી છે તેથી આપણે કેવી રીતે તેને અહીં અપડેટ કરી શકીએ છીએ અહીં થોડી યુક્તિઓ છે હમણાં હું તેનો અર્થ થોડો પકડવાનો છું મારે તેની સાથે પ્રારંભ કરવા માટે જાણવાની જરૂર છે જો હું જાણું છું કે અગાઉના સમયે હું તેનો ભવિષ્યમાં આ અપડેટ સમીકરણનો ઉપયોગ કરી શકું છું તેથી આ પ્રોબ્લેમ થી બહાર નીકળવાનો માર્ગ શું છે શરૂઆતમાં હું તેને કેવી રીતે જાણી શકું વિદ્યાર્થી No વિદ્યાર્થી પ્રોબ્લેમ એ છે કે કોઈક સમયે બાઉન્ડ્રી પરના ક્ષેત્રનું મૂલ્ય જાણવું જરૂરી છે તે તેથી મારે તેને સિમ્યુલેશનની શરૂઆતમાં પ્રથમ સ્થાને કેવી રીતે છે તેને જાણવાની જરૂર છે તે શું છે તે મારે જાણવું છે વિદ્યાર્થી 0 તેથી સામાન્ય રીતે જે બન્યું છે તે આપણે કહીએ કે આ મારું ગણતરીત્મક ક્ષેત્રવિસ્તાર છે અહીં સમય t 0 પર કેટલાક એન્ટેના અને કેટલીક વસ્તુઓ છે એકપણ ક્ષેત્રો બાઉન્ડ્રી પર ને સુરક્ષિત રીતે સુયોજિત 0 સમાન કરી શકું છું તેથી સુયોજિત કરો ક્ષેત્ર પર પ્રારંભિક હું 0 સેટ કરી શકું છું વિદ્યાર્થી તમે તે કરી શકો પરંતુ જો હું સમય t0 પર મારો સ્રોત શરુ કરી રહ્યો છું બરાબર ક્ષેત્ર ક્યાંય પહોંચ્યું નથી હું સેટ કરીશ બધું 0 હશે બરાબર વિદ્યાર્થી હા તેથી ખરેખર જ્યારે તમે આ ગણતરીઓ કરો ત્યારે તમે દરેક સમયે ક્ષેત્રના મૂલ્યો સંગ્રહ કરી શકો છો ત્વરિત તમે કોઈ પણ દિશામાં ખુબ સુંદર ક્ષેત્ર બહાર ટ્રાવેલિંગ કરતુ જોઈ શકો છો તેથી તમે જોઈ શકો છો બહુવિધ સ્કેટરીંગ જોવા મળે છે જે મોટાભાગના કિસ્સાઓમાં વાજબી છે બરાબર તેથી આપણે જોયું છે તે છે કે તમારી અબ્સોર્બિંગ કંડીશનઓને કેવી રીતે લેવી અને તેમને FDTDમાં કેવી રીતે લાગુ કરવી અને તેના માટે આપણે આપણી ખૂબ જ પ્રારંભિક કંડીશનઓની બરાબર કાળજી લેવાની જરૂર છે તેથી જો આ સ્પષ્ટ છે આપણે આ મોડ્યુલનું નિષ્કર્ષ કરવાની જરૂર છે હું ઉચ્ચ ઓર્ડર કઈ હતી આ પ્રથમ ઓર્ડર માત્ર એક ખૂણા પર જ નહીં પણ બે ખૂણા પર મેળવવા માંગું છું તેથી આ વાક્યની આસપાસ રમવાની ચાવી એ છે કે જે મેં લાગુ કર્યું હતું તેથી હું બંને ને સામાન્ય બનાવું છું હું હમણાં જ એક્સપ્રેશન લખીશ અને પછી આપણે તે કામ કરી શકીએ કે આ કેમ સાચું છે અને બીજું તેના બીજા ઓર્ડર થી તેઓ આના જેવા બે શબ્દો હોવા જોઈએ

તેથી આપણે ખરેખર આ અભ્યાસમાં તેનો અમલ કરવા જઈ રહ્યા નથી પરંતુ હું તમને ઉચ્ચ સ્તરનો વિચાર આપવા માંગું છું તેથી જો તમે આ મૂકશો તો તમારું તે જ વિશ્લેષણ કરો જેનું અમે યોગ્ય તરફ કર્યું છે મારો મતલબ છે કે તરંગ કોઈ નોન નોર્મલ સહગુણકની ગણતરી કરો જો હું પરાવર્તન સહગુણકને અહિયાં અને ના વિરુદ્ધમાં દોરું માં શું અપેક્ષા રાખવી કે તે વિશે ફક્ત ઉચ્ચ સ્તરનો વિચાર કરી શકાય